જો તમે બૌદ્ધિક સંપત્તિના મૂળ તરફ ધ્યાન આપશો તો જોશો કે બૌદ્ધિક સંપત્તિ માનવ સર્જનાત્મકતા માટે આભારી હોઈ છે માનવ સર્જનાત્મકતા ને જેમ આપણે કેટલીક એશિયાઈ સંસ્કૃતિઓ માંથી જાણીએ છીએ પ્રાચીન સંસ્કૃતિઓમાં સર્જનાત્મકતાની કોઈ કલ્પના નહોતી તે માત્ર એક હકીકત છે કે તેઓએ તેને આદર આપ્યો નહતો અને તેને ખ્યાલ તરીકે ઓળખ્યો નહિ તે આપણે નોંધવું મહત્વપૂર્ણ છે હકીકતમાં સર્જનાત્મકતા ફક્ત દૈવી ઉત્પત્તિને આભારી છે ખરેખરતો પ્રાચીન સંસ્કૃતિની કળાના 1 બિંદુ પર એમ હતું કે તમે જે આપબળે બનાવશો તે નહીં પણ તમે જે પ્રગટીકરણ કરશો તેને માનવામાં આવતું હતું તેથી કળા એ એક પ્રગટીકરણ હતું અને પ્રગટીકરણ એવી વસ્તુ નથી જે રચના કરવામાં આવી હોય તેથી પ્રાચીન સંસ્કૃતિઓમાં અસ્તિત્વમાં છે તે ખ્યાલ એ છે કે મનુષ્યે જાતે કંઈપણ બનાવ્યું નથી પરંતુ તેઓએ 1 વસ્તુને પ્રગટીકરણ કરી અથવા બીજામાં રૂપાંતરિત કરી તેથી કલાને અનુકરણ અને અનુકરણનું એક સ્વરૂપ માનવામાં આવતું હતું કારણ કે તમે પ્રગટીકરણ ની પ્રક્રિયા દ્વારા પહેલેથી જ જોયું છે હવે આ તત્વજ્ઞાન માં માનતા હતા કે ભગવાન સર્જક છે અને અન્ય બધી વસ્તુઓ જ્યાં સર્જન કરેલી વસ્તુઓ છે તેથી તમારી પાસે સર્જન કરેલી વસ્તુઓ છે અને તમારી પાસે એક સર્જક છે હવે માનવ સર્જનાત્મકતા આમાં ખૂબ સારી રીતે બંધબેસી શકે તેવું લાગતું નથી કારણ કે સર્જનાત્મકતા એક અનુકરણના સ્વરૂપ તરીકે સમજવામાં આવી હતી જો આપણે આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદામાં પણ ગૂંગળામણ પામીએ જ્યાં ખાસ કરીને જ્યારે એકાધિકાર કાયદાની વાત આવે છે ત્યાં પ્રગટીકરણ અને શોધ વચ્ચેનો ભેદ છે પ્રગટીકરણ ને શોધ તરીકે માનવામાં આવતી નથી કારણ કે પ્રગટીકરણ અસ્તિત્વમાં છે તેવું કંઈક નવું શોધવાનું તેની સાથે આવવાનું નથી અને તમે તેને ફક્ત જાહેર કર્યું છે તેથી આ મુદ્દો કે જે પ્રાચીન સંસ્કૃતિના લોકો વચ્ચે અસ્તિત્વમાં છે તે તમે જુઓ છો કે તે જ ચર્ચા પણ આધુનિક સમયમાં જરૂરી છે તો જ્યારે આપણે સર્જનાત્મકતા તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે વિચારના 2 વ્યાપક વર્ગો તરફ ધ્યાન આપી શકીએ છીએ એક આપણો ધર્મ જેણે આપણને શરૂઆતમાં કહ્યું હતું કે સર્જનાત્મકતા ભગવાનનું કાર્યક્ષેત્ર છે અને પછી પુનર્જાગરણ છે જ્યાં વ્યક્તિને વધુ મહત્વ આપવામાં આવ્યું તેથીઆપણે એક વ્યક્તિ કેન્દ્રિત મોડેલ પર આવ્યા જ્યાં આપણે આગળ વધ્યા અને કહ્યું કે તે ફક્ત સર્જન જ નથી જે દૈવી ઉત્પત્તિ છે જે વ્યક્તિ દ્વારા બનાવેલી રચનાઓને પણ ધ્યાનમાં લેવાની વાત હોઈ શકે છે માનવ કેન્દ્રિત બૌદ્ધિક ક્ષણની તેના કેન્દ્રમાં કલ્પના હતી તે માનવામાં આવતું હતું કે પ્રતિભાશાળી વ્યક્તિ કલ્પનાશીલ અને જીવંત કલ્પનાશીલ હોય છે જ્યાં પ્રતિભા અથવા કંઈક છે જે પ્રતિભાશાળી વ્યક્તિ ના સ્તરની નીચે હોય છે તેથી તમારી પાસે સામાન્ય કાર્યો કરવાની પ્રતિભા હોઇ શકે પરંતુ અસાધારણ કાર્યો કરવા માટે તમારે પ્રતિભાશાળી હોવું જોઈએ ફરીથી આ તે છે જે આપણે શોધકર્તામાં આધુનિક બૌદ્ધિક સંપત્તિ ચર્ચાઓમાં શોધીશું તે એવી વ્યક્તિ છે કે જેની પાસે કોઈ પ્રતિભાની ચિનગારી છે જ્યારે કુશળ વ્યક્તિ અથવા કલામાં કુશળ વ્યક્તિ માત્ર એક પ્રતિભાશાળી વ્યક્તિ છે તેથી એકાધિકાર કાયદો કેવી રીતે નિર્ણય લે છે અથવા એકાધિકાર કાયદો કેવી રીતે નક્કી કરે છે કે સામાન્ય પ્રતિભા અને પ્રતિભાસત્તા વચ્ચેનો તફાવત છે તે તેઓ લગભગ તે હકીકત પર ધ્યાન આપે છે કે શું કુશળ વ્યક્તિ કે જે તે ક્ષેત્રમાં સામાન્ય વ્યક્તિ છે તે શોધ કરી શકે છે જો કુશળ વ્યક્તિ શોધ સાથે આગળ ન આવી શક્યો હોય તો એકાધિકાર કાયદો એ માને છે કે તે સંશોધન કાર્ય છેઅથવા માને છે કે કોઈ સંશોધનકારક પગલું છે જે પ્રતિભાશાળીના યોગદાન જેવું જ છે તેથી માનવ સર્જનાત્મકતા માનવ કલ્પનાની આસપાસ ફરતી હતી અને માનવ કલ્પના એવી કંઈક હતી જે પ્રતિભાના કાર્યને આભારી હોય તેથી સર્જનાત્મકતાને બદલતા ક્ષેત્રના યોગદાન ની સમાન ગણવામાં આવી જેથી તમે કેટલાક સમાન યોગદાનને જોઈ શકો જે ક્ષેત્ર બનાવવા અથવા જ્ઞાન અને તે ક્ષેત્રને બદલવા તરફ દોરી જાય છે તેમ ત્યારે સર્જનાત્મકતા પરના વિવિધ સિદ્ધાંતો હતા મનોવિજ્ઞાન માં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વિજ્ઞાનાત્મક વિજ્ઞાનમાં પણ સિદ્ધાંતો હતા તો હવે કલ્પનામાં એવું માનવામાં આવતું હતું કે કલ્પના નવી ધારણા તરફ દોરી જાય છે અને ધારણાત્મક રીતે કાર્ય કરવાને કારણે નવા વિચારો સામે આવે છે અને આ અનુમાનિત રીતે દર્શાવેલ છે અથવા હાલની વિભાવનાઓ સાથે સુસંગતતા ધરાવે છે તેથી એક રીતે કલ્પનામાં જે પહેલાથી ત્યાં હતું તે સાથે કંઇક કરવાનું છે હકીકતમાં આપણી પાસે વિજ્ઞાનીના વાક્યો હતા જેમણે કહ્યું છે કે હું તેને શોધી શકું કારણ કે હું દિગ્ગજોના ખભા પર ઉભો રહ્યો છું હવે આ એક સંકેત છે જે આઇઝેક ન્યૂટનને આભારી છે તેથી બધા જ્ઞાન અથવા સર્જનાત્મકતાની તમામ બાબતોને હાલના જ્ઞાનના નિર્માણ તરીકે ગણી શકાય તેથી જ્યારે તમે બૌદ્ધિક સંપત્તિના અધિકારોના પરિપ્રેક્ષ્યથી સર્જનાત્મકતા જુઓત્યારે બૌદ્ધિક સંપત્તિ અધિકારો સર્જનાત્મક પ્રયત્નો છે અથવા સર્જનાત્મક પ્રયત્નોથી બહાર આવતા અધિકારો છે અને જો તમે માનવ સર્જનાત્મકતા તરફ જ જોશો તો માનવ સર્જનાત્મકતાને આપણે હાલ ના જ્ઞાન ને ધ્યાન માં રાખી કેવી રીતે નિર્માણ કરી શકીએ તો હાલના જ્ઞાનને આધારે સર્જનાત્મકતા કેવી રીતે નિર્માણ થાય છે તે જ રીતે બૌદ્ધિક સંપત્તિ પણ જે પહેલાથી જાણીતું છે તેના પર નિર્માણ થાય કંઈક એમજ છે હવે સમસ્યા હલ કરવામાં સર્જનાત્મકતાનો પણ પ્રભાવ છે હવે સર્જનાત્મકતા કંઈક એવી થઈ શકે છે જેને આપણે બુદ્ધિ કહે છે તેનાથી ભરાઇ જાય છે અને તેથી જ આપણને ત્યાંથી બૌદ્ધિક સવરૂપ એવો શબ્દ મળે છે તેથી માનસિક પ્રક્રિયા જ્યારે કોઈ મૂળ વિચાર સાથે આવે છે અને મૂળ ખ્યાલ પરિણામ અસ્તિત્વમાં ન ઉકેલાયેલી સમસ્યાનો એક અજ્ઞાત સમાધાન લાવે છે આપણે કહીએ કે તે સમસ્યા હલ કરવામાં સર્જનાત્મકતામાં પરિણમે છે હવે સમસ્યા હલ કરવામાં સર્જનાત્મકતા ફરીથી આપણે સર્જનાત્મકતાને સમસ્યાના સમાધાન તરીકે ઓળખીએ છીએ કારણ કે તે બૌદ્ધિક સંપત્તિના હક માટે સુસંગત છે કારણ કે જ્યારે કોઈ શોધની વાત આવે છે ત્યારે આપણે શોધનો શ્રેય એક અનન્ય છે કે કેમ તે જોવું જોઈએ તે પૂર્વ અસ્તિત્વમાં ઉકેલાયેલ સમસ્યા અથવા વણ ઉકેલાયેલ સમસ્યા છે તો આ રીતે સર્જનાત્મકતા એ મૌલિકતા અથવા તે વસ્તુ મૂળ હોવાને અથવા વસ્તુની નવીનતાને આભારી માનવામાં આવી હવે મુદ્રણાધિકાર ક્ષેત્ર હેઠળ મૌલિકતા એ આવશ્યકતા છેમુદ્રણાધિકાર શાસનની મુદ્રણાધિકાર કરેલી કૃતિઓ મૂળ હોવી જરૂરી છે અને નવલ અથવા નવીનતા એવી વસ્તુ છે જે એકાધિકાર શાસનને સંબંધિત છે તેથી એકાધિકાર કાયદા માટે નવીનતાઓની શોધની આવશ્યકતા છે અને મુદ્રણાધિકારમાં કામો મૂળ હોવા જરૂરી છે બૌદ્ધિક સંપત્તિ હકો હેઠળ મુદ્રણાધિકાર અને એકાધિકાર એ કાયદાની 2 શાખાઓ છે તેથી નવીન સમાધાન કાં તો નવીનતા લાવી શકે છે અથવા તે કોઈ શોધમાં પરિણમી શકે છે નવીનતા એ ખૂબ વ્યાપક શબ્દ છે બૌદ્ધિક સંપત્તિ શોધ વિશે વધુ ચિંતિત છે કારણ કે એકાધિકારની શોધને સુરક્ષિત કરશે આપણે એમ નથી કહેતા કે બધી નવીનતાઓને સુરક્ષિત કરી શકાય છે આપણે ફક્ત એટલું જ કહીએ છીએ કે શોધએ એકાધિકારના માર્ગ દ્વારા સુરક્ષિત કરી શકાય છે અને શોધ એ એકાધિકાર કાયદાનો વિષય છે તેથી જ્યારે આપણે સમસ્યાના નિરાકરણની પ્રક્રિયામાં અથવા જ્યારે સર્જનાત્મકતાને સમસ્યા નિરાકરણની પ્રક્રિયા તરીકે જુએ છે ત્યારે તમે જુઓ છો ત્યારે તમારી પાસે એક સમસ્યા છે જેના માટે આપણને સમાધાન મળે છે અને જો નિરાકરણ સર્જનાત્મક છે તો પછી આપણે કહીશું કે નવીનીકરણ ત્યારે ત્યાં એક નવીનતા છે જ્યારે કોઈ સમસ્યા સર્જનાત્મક પ્રક્રિયાનો ઉપયોગ કરીને હલ કરવામાં આવે છે ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને નવીનીકરણ ની પ્રક્રિયા કહેવામાં આવે છે